તેથી ફરી પાછું આપનું સ્વાગત છે અને આ પ્રવચન નંબર 46 છે અને આપણે આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટરપર ચર્ચા વિશે ચાલુ રાખીશું કે જે લિનિયર બીજગણિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે તેથી અમે આ આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર અને તેમની ભૌમિતિક અર્થઘટનની રજૂઆત કરીશું અને પછી આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટરનું મૂલ્યાંકન કરવા માટેના કેટલાક સરળ ઉદાહરણો જોઈશું તેથી અહીં મેટ્રિક્સના આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર્સ શું છે અહીં આપણે આ સરળ મેટ્રિક્સને અહીં A3 2 1 0 ધ્યાનમાં લઈએ અને પછી અમે આ બે વેક્ટરને ધ્યાનમાં લઈએ છીએ તે એક આ u 1 1 છે અને બીજો એક v2 1 છે અને આ સાથે જો આપણે અહીં આ પ્રોડક્ટની A અને u તેથી ગણતરી કરીએ તો આપણી પાસે આ A છે અને પછી આપણી પાસે આu છે Au3 2 1 0 1 1 5 1 પરંતુ જો આપણે આ વેક્ટર v સાથે પ્રોડક્ટ કરીએ તો પછી શું થશે Av3 2 1 0 2 1 4 2 22 1 તેથી તે બરાબર પોઇન્ટ છે જે આપણને આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર્સની ની જાણકારી પર લઈ જશે તેથી જો આપણે આ ભૌમિતિક દ્રષ્ટિએ જોઈએ તો શું થઈ રહ્યું છે તેથી અહીં આપણી પાસે આ x અક્ષો અને y અક્ષો છે તો આવેક્ટર v જે અહીં આપવામાં આવ્યું છે તે બરાબર Av છે અને પછી આ પ્રોડક્ટ પછી તે ફક્ત 2 વાર છે તેથી તે વેક્ટર છે આ પહોળાઈની લંબાઈ Av ની લંબાઈથી બમણી છે તેથી આપણી પાસે આ વેક્ટર એવી છે શું રસપ્રદ છે કે આ Av અને v તેમની સમાન દિશા ધરાવે છે અને તેમની પરિમાણો અલગ છે તેથી અહીં હવે તે ગુણાકાર પછીના અગાઉના વેક્ટર v ની માત્ર ડબલ છે પરંતુ આ u વેક્ટરના આ કિસ્સામાં આવેક્ટર u હતો અને આ વખતનો u આ એક બની ગયો છે તેથી આપણો આ પ્રકારનો સંબંધ નથી કે ગુણાકાર પછી વેક્ટરની દિશા સમાન રહે છે આપણી પાસે હવે અલગ વેક્ટર છે તેથી આપણી રુચિઓ આ એ સાથે આ બરાબર નથી અમારી રુચિ આવા વેક્ટર માટે છે જેમના મટ્રિક્સ સાથે ગુણાકાર તેની દિશા તેના મૂળ વેક્ટર v ની સમાંતર બદલાતો નથી અને તે જ આપણે શોધી રહ્યા છીએ અને આ છે જેને ખરેખર આઇગનવેક્ટર્સ કહેવામાં આવે છે અને આ નંબર જે અહીં આવ્યો છે તે આઇગનવેલ્યુ તરીકે ઓળખાશે તેથી તે આજના પ્રવચનોનો વિષય છે અને અમે હવે આ આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર વિશેની વિગતમાં થોડું વધુ જઈશું તેથી ગાણિતિક વ્યાખ્યા એ કોઈપણ ચોરસ મેટ્રિક્સ હોઈએ કોમ્પ્લેક્સ વાસ્તવિક હોઈ શકે અથવા મેટ્રિક્સ એ ની કોમ્પ્લેક્સકોમ્પ્લેક્સ હોઈ શકે છે સ્કેલેરને એ ની આઇગનવેલ્યુ કહેવામાં આવે છે જો ત્યાં નોનઝેરોવેક્ટર હા હોય તો તે અહીં આ નોનઝેરો પણ મહત્વપૂર્ણ છેવેક્ટર જો ત્યાં કોઈ નોનઝેરોવેક્ટર હોય તો જેમ કે આ Axλx તેથી બરાબર તે અગાઉના ઉદાહરણોમાં આપણે જે જોયું છે તેની સમાંતર છે તેથી જો આપણી પાસે આવા વેક્ટર x છે જેનાં આ મેટ્રિક્સનો x સાથેનો ગુણાકાર કશું જ નથી પરંતુ લેમ્બડા ટાઇમ x અને આ લેમ્બડા કેટલાક સ્કેલરની કેટલીક વાસ્તવિક સંખ્યા અથવા કોમ્પ્લેક્સ સંખ્યા છે તેથી અહીં આ Ax λx જે ખૂબ મહત્વનું સમીકરણ છે જેની આપણે આજે વાત કરીશું તો હવે આ આઇગનવેક્ટરની વ્યાખ્યા છે આ x ને આ આઇગનવેક્ટર કહેવામાં આવે છે અને આ લેમ્બડાને આઇગનવેલ્યુ કહેવામાં આવે છે તેથી આ આઇગનવેક્ટર છે અને આ હંમેશા નોનઝેરો હોવું જોઈએ નહીં તો 0 હંમેશા સંતુષ્ટ રહેશે તેથી આપણે અહીં નોનઝેરોવેક્ટર શોધી રહ્યા છીએ જેને આઇગનવેક્ટર કહેવામાં આવે છે અને તેને આઇગનવેલ્યુ કહેવામાં આવે છે બરાબર તેથી હવે વેક્ટર x એ ઇગિન્યુલ્યુ લેમ્બડા સાથે સંકળાયેલ આઆઇગનવેક્ટર છે અને હવે બે મહત્વપૂર્ણ મુદ્દાઓ ભૌમિતિક રીતે જે આપણે પહેલાનાં ઉદાહરણની મદદથી જોયું છે કે મેટ્રિક્સ એનો આઇગનવેક્ટર એ નોનઝેરો વેક્ટર છે આ Rn માં x જેમ કે અહીંવેક્ટર x અને આ x સમાંતર છે આ તે છે જે આપણે પાછલા ઉદાહરણમાં જોયું છે કે આ વેક્ટર v અને વેક્ટર એવ તે ફક્ત સમાંતર હતા લંબાઈ અલગ હતી તેથી અહીં પણ સામાન્ય રીતે આ આઇગનવેલ્યુ આઇગનન્વેક્ટરનો ભૌમિતિક અર્થ આ વેક્ટરનો છે આ x અને આ Ax બંને સમાંતર છે અને તેમની પરિમાણ બદલાશે અને તેથી આપણી પાસે આ આઇગનવેલ્યુ લેમ્બડા છે બીજગણિત રૂપે આઇગનવેક્ટર x એ એક નોન ટ્રાઇવલ સોલ્યુશન છે કારણ કે આપણે આઇગન વેક્ટર x શોધી રહ્યા છીએ જે નોનઝેરો છે તેથી આ નોન ટ્રાઇવલ સોલ્યુશનનો અર્થ છે કારણ કે x 0 ની બરાબર આ સમીકરણને હંમેશા સંતોષશે તેથી અમને 0 સોલ્યુશનમાં રસ નથી નોનઝેરો સોલ્યુશનમાં અમારી રુચિ છે અર્થ એ કે આ સમીકરણનો નોન ટ્રાઇવલ સોલ્યુશન અક્ષ લેમ્બડા x જેટલું છે અથવા આ આઇગનવેક્ટર x અહીં આ એ માઈનસ લેમ્બડા ની નલ જગ્યામાં નોનઝેરો વેક્ટર છે કારણ કે આ સમીકરણ જે આપણી પાસે છે તે l Axλx બરાબર છે તેથી આ Ax λx આપણે શું કરી શકીએ છીએ અમે આ અક્ષર શબ્દને ડાબી બાજુ લાવી શકીએ છીએ તેથી અમારી પાસે A λI છે પછી આપણે આ ઓળખાણ મેટ્રિક્સ પણ દાખલ કરવો પડશે અને પછી x 0 ની બરાબર છે તેથી મૂળભૂત રીતે આપણે જે શોધી રહ્યા છીએ અમે નોન ટ્રાઇવલ સોલ્યુશન શોધી રહ્યા છીએ આ સમીકરણનો આ A λI અથવા તેના બદલે લિનિયર ઈકવેશનની સિસ્ટમ A λIx0અને આ બરાબર આ A λI ની નલ સ્પેસની વ્યાખ્યા છે તેથી અહીં મેટ્રિક્સ A λI છે અને જો આપણે આ A λI ની નલ સ્પેસ જોઈએ તેથી આ x વેક્ટર જેની આપણે શોધી રહ્યા છીએ તે આ મેટ્રિક્સ A λI ની નલ સ્પેસમાં છે અને તે નોનઝેરો હોવાનો અર્થ છે કે નલ સ્પેસ પાસે પણ હવે 0 વેક્ટર છે પરંતુ અમે આની નલ સ્પેસમાં નોનઝેરોવેક્ટર શોધી રહ્યા છીએ તેથી x એ A λI ની નલ સ્પેસમાં નોનઝેરોવેક્ટર છે હવે પ્રશ્ન એ છે કે આ આઇગનવેક્ટર ની ગણતરી કેવી રીતે કરવી અને આ સાથે સંકળાયેલ આઇગનવેલ્યુની ગણતરી કેવી રીતે ઓર્ડર n ના મેટ્રિક્સ સાથે કરી શકાય તેથી આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર્સ કેવી રીતે શોધવું તે અમે હવે ચર્ચા કરીશું તેથી આ સમીકરણને ધ્યાનમાં લો A λIx0 તે આ ફોર્મમાં લખેલ Ax λx સમીકરણ છે અને અહીં બે Unknown છે અને આપણને લેમ્બડાની ગણતરી કરવાની છે અને આપણે x ની પણ ગણતરી કરવાની જરૂર છે અહીં A λIx0 અથવા એક લિનિયર સમીકરણની સિસ્ટમ છે તેના એક સમીકરણ છે અને આપણને આ અને x બંને અજાણ્યા છે તો આ બે અજાણ્યાની ગણતરી કેવી રીતે કરવી તે અજાણ્યા આ સમીકરણને સંતોષે છે A λIx0 લેમ્બડા એક સ્કેલેર છે અને આ x એક વેક્ટર છે જેના ઘટકો આ n ની બરાબર હશે જો મેટ્રિક્સ એન ક્રોસ એન મેટ્રિક્સ છે તેથી આપણી પાસે અન્ય માહિતી શું છે કે આપણે આ નોન ટ્રાઇવલ સોલ્યુશન x શોધી રહ્યા છીએ તેથી આ સમીકરણ A λIx માં નોન ટ્રાઇવલ સોલ્યુશન છે જેનો આપણે પહેલાના વ્યાખ્યાનમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ જો અને માત્ર જો આ સમીકરણને સંતોષે તો જ A λI જો આનો ઙીટરમીનન્ટ 0 છે તો આ ઙીટરમીનન્ટ તો અમારી પાસે નોન ટ્રાઇવલ સોલ્યુશન હશે જો ઙીટરમીનન્ટ 0 ની બરાબર ન હોય તો ત્યાં એક અલગજ ઉકેલો હશે અને તે ક્ષણિક ઉકેલો હશે જેનો અર્થ આ x હશે તેથી આ સમીકરણ A λI એક નોન ટ્રાઇવલ સોલ્યુશન છે જેનો આપણે પહેલાના વ્યાખ્યાનમાં અભ્યાસ કર્યો છે જો અને માત્ર જો આ સમીકરણને સંતોષે તો આ A λI નો ઙીટરમીનન્ટ કે જે સમીકરણ જો આ ઙીટરમીનન્ટ 0 છે તો અમારી પાસે નોન ટ્રાઇવલ સોલ્યુશન હશે જો ઙીટરમીનન્ટ 0 ની બરાબર ન હોય તો એક અનન્ય ઉકેલો હશે અને તે ટ્રાઇવલ સોલ્યુશન હશે જેનો અર્થ આ x 0 હશે પરંતુ અમે આ સમીકરણ A λIx0 નો નોન ટ્રાઇવલ સોલ્યુશન શોધી રહ્યા છીએ અને તે સ્થિતિમાં આપણી આ સ્થિતિ છે કે આ A λI મેટ્રિક્સનો આ ઙીટરમીનન્ટ આ 0 હોવો જોઈએ તેથી અમને બીજી શરત મળી જે અગ્રણી છે અમને ઓછામાં ઓછું હવે આ સ્થિતિમાંથી કંઈક બહાર આઠમા A λI ની સંખ્યા 0 ની બરાબર છે તેથી જ્યારે આપણે આ ઙીટરમીનન્ટને વિસ્તૃત કરીએ છીએ કારણ કે આ અનનોન છે હવે આપેલ મેટ્રિક્સ છે અને I ઓળખ મેટ્રિક્સ છે તેથી અહીં આ લેમ્બડા અનનોન છે તેથી જ્યારે આપણે આ det A λI 0 ઙીટરમીનન્ટનું વિસ્તરણ કરીએ ત્યારે તે કંઈ નથી પરંતુ આ પોલીનોમીઅલ સમીકરણ ત્યાંc0nc1n 1cn0 છે આ સહગુણાંકો છે અને જ્યારે આ A આપવામાં આવે ત્યારે તેઓ સાહજિક રીતે આપવામાં આવશે તેથી આપણી પાસે આ બહુપદીિક સમીકરણ છે અને પછી જો આપણે આ સમીકરણને હલ કરીએ તો આપણે આ સમીકરણના મોટાભાગના આ મૂળ મેળવી શકીશું તેનો અર્થ એ કે values ભિન્ન હોઈ શકે છે અને તેઓ ભિન્ન હોઈ શકે નહીં તેઓ વાસ્તવિક હોઈ શકે ગમે તે હોય તે વાસ્તવિક ન પણ હોય તેથી આ સમીકરણનું નિરાકરણ જેને લાક્ષણિકતા સમીકરણ કહેવામાં આવે છે તેથી આ સમીકરણને મેટ્રિક્સ A નું લાક્ષણિકતા સમીકરણ કહેવામાં આવે છે અને આ સમીકરણ હલ કર્યા પછી આપણે શક્ય લેમ્બડાસ મેળવી શકીએ છીએ એકવાર અમારી પાસે અહીં આવી જાય પછી અમારી પાસે આ સમીકરણ A λIx0 છે અને દરેક લેમ્બડા માટે આપણે આ A λIx0 નો ઉપાય શોધી શકીએ છીએ અને નોંધ લો કે અમારું લેમ્બડા જે આપણને આ સ્થિતિ સાથે મળશે જે ઙીટરમીનન્ટ 0 છે તેથી સ્વાભાવિક રીતે આપણે આ A λIx0 નો નોન ટ્રાઇવલ સોલ્યુશન મેળવીશું કારણ કે જ્યારે આ ઙીટરમીનન્ટ બરાબર ન હોય ત્યારેટ્રાઇવલ સોલ્યુશન આવશે 0 પરંતુ આપણી પાસે આપણું લેમ્બડા આવી જશે કે આ ઙીટરમીનન્ટ A λI થઈ જશે અને તેથી આપમેળે આ લેમ્બડા માટે આપણને આ A λIx0 નોન ટ્રાઇવલ સોલ્યુશન મળશે તેથી અહીં આ લાક્ષણિકતા ધરાવતા સમીકરણના મૂળોને ચોક્કસ રીતે આઇગનવેલ્યુ કહેવામાં આવે છે કારણ કે આ લેમ્બડા એ આઇગનવેલ્યુ છે તેથી એકવાર આપણે આ લાક્ષણિકતા ધરાવતા સમીકરણ ને હલ કરીશું ત્યારે આપણે તમામ આઇગનવેલ્યુ મેળવીશું અને એ ના આઇગનવેક્ટર આ લિનિયર સમીકરણની એકરૂપતા પ્રણાલીને આના દ્વારા નક્કી કરી શકાય છે તેનો અર્થ એ કે આA λIx0 તેથી આપણે ફરીથી લિનિયર ઈકવેશનની સિસ્ટમ હલ કરવાની જરૂર છે તેથી લિનિયર બીજગણિતમાં આ પ્રવચનોની શરૂઆતથી હું લિનિયર ઈકવેશનની આ સિસ્ટમ પર ફરી ફરીભાર આપી રહ્યો છું કારણ કે દરેક પગલે અંતે આપણે લિનિયર ઈકવેશનની સિસ્ટમ હલ કરી રહ્યા છીએ તેથી તે આ ખૂબ મહત્વનું છે અને અહીં આ લેમ્બડાના દરેક મૂલ્ય માટે આપણે સમીકરણોની સિસ્ટમ હલ કરવાની જરૂર છે તેથી જો આપણી પાસે 3 અલગ લેમ્બડા છે ઉદાહરણ તરીકે દરેક લેમ્બડા માટે આ વખત આપણે લિનિયર ઈકવેશનની સિસ્ટમ હલ કરવી પડશે અને તે જુદા જુદા સમીકરણો હશે કારણ કે આપણી પાસે જુદું લેમ્બડા છે તેથી આ મેટ્રિક્સ જુદાં જુદાં બનવવા જઈ રહ્યા છે અને આપણને જુદા જુદા આઇગનવેક્ટર મળશે તેથી હવે આપણે આ વિશે વધુ વાત કરીશું અને આ A λI ની આ નલ સ્પેસ છે તેથી નલ સ્પેસનો અર્થ આ x I છે અને જેમાં 0 પણ શામેલ છે કારણ કે નલ સ્પેસમાં 0 નો સમાવેશ થાય છે તેથી અહીં નલ સ્પેસ એ આઇગનવેલ્યુ ને અનુરૂપ A ની આઇગનવેક્ટર કહેવામાં આવે છે તેથી નલ સ્પેસમાં શું છે નલ સ્પેસમાં બધા આઇગનવેક્ટર વત્તા 0 વેક્ટર વહન કરે છે કારણ કે 0 એ આઇગનવેક્ટર નથી તેથી અહીં નલ સ્પેસમાં જેને આઇગન સ્પેસ પણ કહેવામાં આવે છે તેમાં 0 વેક્ટર સહિતના તમામ આઇગનવેક્ટર શામેલ છે કારણ કે 0 કુદરતી રીતે આ A λIx0 અથવા 0 નો જવાબ નલ સ્પેસમાં હશે પરંતુ 0 એ આઇગનવેક્ટર નથી કારણ કે આઇગનવેક્ટર જેને આપણે નોનઝેરો તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ નોનઝેરો x આ સમીકરણનો નોન ટ્રાઇવલ ઉકેલો છે તેથી અહીં બીજી પરિભાષા જેનો આપણે પછીથી ઉપયોગ કરી શકીએ છીએ તે આઇગનસ્પેસ છે તેથી આઇગનસ્પેસ કંઈ નથી પરંતુ 0 વેક્ટર બરાબર આ બધા આઇગનવેક્ટર્સનો સમૂહ છે તો ચાલો આપણે અહીં ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 1 તે આ મેટ્રિક્સ A2 1 4 1 ના આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર્સ શોધવાની છે તે આ ખૂબ સરળ ઉદાહરણ છે જેની શરૂઆત આપણે આ આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર્સના મૂલ્યાંકનથી કરીએ છીએ તેથી અહીં પ્રથમ આપણે લાક્ષણિકતાનું સમીકરણ લખવું પડશે અને યુગના મૂલ્યો શોધવા માટે હંમેશાં સમીકરણને હલ કરવાની જરૂર છે અને પછી દરેક લાક્ષણિકતા મૂલ્ય અથવા દરેક આઇગનવેલ્યુ માટે આપણે તે સમીકરણની પ્રણાલીને હલ કરવી પડશે કે હવે આપણે તે રીતે આઇગનવેક્ટર મેળવીશું તેથી અહીં લાક્ષણિકતા સમીકરણ આ A λI આઇનું ઙીટરમીનન્ટ છે તેથી A λI તેનો અર્થ એ છે કે આઇગનવેલ્યુ કંઈ નથી પરંતુ આ લાક્ષણિકતા સમીકરણનો આ ઉકેલો છે તેથી અમારી પાસે આ A λI છે તેથી A2 1 4 1 અને પછી અમારી પાસે આ લેમ્બડા છે જે અંતમાં ઙીટરમીનન્ટ થશે તેથી લેમ્બડા મતલબ કે લેમ્બડા 0 0 છે અને લેમ્બડા એ લેમ્બડા અને આ ઓળખ મેટ્રિક્સનું પ્રોડક્ટ છે અને આ અમે અહીં નિર્ણયકર્તાને જાણવા માગીએ છીએ તેથી મેટ્રિક્સ શું છે અહીંનો મેટ્રિક્સ 2 લેમ્બડા છે અને પછી આપણી પાસે અહીં 1 છે અને અહીં આપણી પાસે 4 છે અને બાદમાં 1 અને લેમ્બડા છે તે અહીં ઙીટરમીનન્ટ છે જેને આપણે હંમેશાં આપેલ મેટ્રિક્સ એ માટે લખી શકીએ છીએ તેથી A2 1 4 1 તો લાક્ષણિકતાનું સમીકરણ કેવી રીતે લખવું ફક્ત આ મેટ્રિક્સના ઙીટરમીનન્ટ કર્ણમાંથી લેમ્બડાને બાદબાકી કરે છે તેથી ⟹λ 3λ20⟹132 2 તેથી તે અહીં આ અમારું કેરેક્ટરિસ્ટિક ઈકવેશન છે અને તેનું મૂળ જે આઇગનવેલ્યુ હશે તેથી આઇગનવેલ્યુ એ અહીં 1 આઇગનવેલ્યુ છે જેને આપણે 13કહી રહ્યા છીએ કારણ કે આ આ સમીકરણનું સમાધાન છે અને બીજો આઇગનવેલ્યુ2 2 હશે અને આઇગનવેક્ટર હવે અહીં દરેકને અનુરૂપ છે તેથી ચાલો પહેલા આ 13 તેથી આ લેતી વખતે આપણે હવે A λI સમીકરણની સિસ્ટમ બનાવવી પડશે અને આ x ને અહીં ગુણવો તે સમીકરણોની સિસ્ટમ હશે તેથી આપણે આ 3 ત્રાંસા પ્રવેશોથી બાદ કરીએ અને તે અહીં આપણો મેટ્રિક્સ હશે મતલબ કે અહીં આમ થશે A 3Ix0 So x11T 2 2A2Ix0 x1 4T તેથી અહીં બીજું એક ઉદાહરણ છે આઇગનવેલ્યુ અને એના આઇગનવેક્ટર જે અહીં આપ્યા છે તે એક ખૂબ જ સરળ મેટ્રિક્સ જે આપણે ફક્ત A1 1 0 1 ઉદાહરણ તરીકે લીધો છે તેથી આ રીતે આપણે લાક્ષણિકતાનું સમીકરણ લખીશું તેથી તે થશે |A λI|0 એનો અર્થ એ કે આપણે અહીં ડાયાગોંનલ કોમ્પ્લેક્સ લેમ્બડાથી બાદબાકી કરીશું તેથી1121 તેથી તે પુનરાવર્તિત રુટ છે જે આપણી પાસે ફક્ત આ એક આઇગનવેલ્યુ છે જે 2 વાર પુનરાવર્તિત થાય છે અને હવે આ આઇગનવેલ્યુ ને અનુરૂપ આપણે આઇગનવેક્ટરની ગણતરી કરવાની જરૂર છે તેથી અહીં આ મૂલ્યોને અનુરૂપ આઇગનવેક્ટર1121 આપણે ફરીથી A λI છે કે લિનિયર સમીકરણની સિસ્ટમ બનાવી શકીએ છીએ તેથી લેમ્બડા અહીં 1 છે તેથી A Ix0 તેથી આ સમીકરણની સિસ્ટમ આપણે હવે હલ કરવાની છે અને સિસ્ટમ લાક્ષણિકતાહવે શું છે A Ix0 તેથી હવે આપણો મેટ્રિક્સ 0 અને 1 અને 0 હશે અને પછી અહીં આ 0 પણ એ આપણી સમીકરણની સિસ્ટમx10T છે તેથી આ પહેલેથી જ આ રો ઘટાડેલું એક્ચેલોન ફોર્મ છે અને આપણી પાસે અહીં આ મુખ્ય છે તેનો અર્થ એ કે આ x2 એ મફત ચલ નથી પરંતુ અહીં આ x1 કારણ કે પ્રથમ સ્તંભમાં પીવટ એલિમેન્ટ નથી તેથી આ છે જેને આપણે ફ્રી વેરીએબલ કહીએ છીએ અને આ ફ્રી વેરીએબલ આપણને ગમે તે વેલ્યુ ધારી શકીએ છીએ તેથી આ x1 આપણે હમણાં પૂરતું થોડું આલ્ફા અસાઇન કરીએ છીએ અને આ ગાડી સમીકરણ જે પહેલાથી જ પહેલા સમીકરણથી આપવામાં આવ્યું છે કે x20 છે તેથી આપણી પાસે આ આલ્ફા પર પણ નિર્ભરતા નથી x1 હંમેશા 0 હોય છે જે આપણે લઈએ છીએ તે લેવાની આપણી પાસે આઝાદી છે તેથી આ સમીકરણ સિસ્ટમનો આપણો સોલ્યુશન x1 અને x2 છે અને આ 10T છે તેથી આપણે અહીં કોઈપણ આલ્ફાને પસંદ કરી શકીએ છીએ તે અહીં છે અને તે સોલ્યુશન છે તેથી આ 10Tએ અહીં સોલ્યુશન માટે જનરેટર છે અને હવે આપણી પાસે આ 10T 1 ને અનુરૂપ આઇગનવેક્ટર માનું એક છે અને આમાંથી કોઈપણ મલ્ટીપલ પણ આઇગનવેક્ટર હશે તેથી આપણે અહીં જોયું છે કે ત્યાં બે જુદા જુદા આઇગનવેલ્યુ હતા પરંતુ અમને ફક્ત એક આઇગનવેક્ટર મળે છે તેથી તે પણ શક્ય છે જે આ સરળ ઉદાહરણની મદદથી અહીં જોઈ શકાય છે આના વિશે આપણે પછીથી વાત કરીશું કે 1 આ આઇગનવેલ્યુ અનુરૂપ કેટલી શક્યતાઓ છે અને કેટલા આઇગનવેક્ટર શક્ય છે અને તેવી રીતે તેથી ત્યાં એક કેલે હેમિલ્ટન પ્રમેય છે જે કહે છે કે દરેક ચોરસ મેટ્રિક્સ તેના પોતાના લાક્ષણિકતા સમીકરણને સંતોષે છે તે બીજું પરિણામ છે જે પ્રત્યક્ષ લાક્ષણિકતાના સમીકરણથી આવે છે કે દરેક ચોરસ મેટ્રિક્સ તેના પોતાના લાક્ષણિકતાના સમીકરણને સંતોષે છે તેથી આપણે જાણીએ છીએ કે લાક્ષણિકતા સમીકરણ શું છે જે આ A λIનો ઙીટરમીનન્ટ છે મતલબ કે આવા મલ્ટીપલ સમીકરણ એ લાક્ષણિકતાનું સમીકરણ છે અને આ પરિણામ કહે છે જે આપણે આ પુરાવા દ્વારા જઈશું નહીં કે આ મેટ્રિક્સ પોતે આ લાક્ષણિકતા સમીકરણને સંતોષશે તેનો અર્થ એ કે જો આપણે તેના બદલે જો આપણે તેને A દ્વારા બદલીએ

તેથી અહીં An 1 અને પછી આ અને તેથી વધુ cn સુધી આ તે કિસ્સામાં cnI હશે I સમાન કદનો ઓળખ મેટ્રિક્સ હશે તેથી કે આ કેલે હેમિલ્ટન પ્રમેય કહે છે કે દરેક ચોરસ મેટ્રિક્સ પણ તેના લાક્ષણિકતા સમીકરણને સંતોષે છે અને એનો અર્થ એ કે A પણ આ સમીકરણને સંતોષશે તેથી તે ફક્ત અહીં આ A દ્વારા બદલવામાં આવ્યું છે અને તેને સતત બનાવવા માટે c n સાથે કારણ કે હવે આપણે મેટ્રિક્સ સાથે કામ કરી રહ્યા છીએ તેથી અહીં સમાન ક્રમમાં મેટ્રિક્સ હોવો જોઈએ c0Anc1An 1cnI0 તેથી તે કેલે હેમિલ્ટન પ્રમેયનું પરિણામ છે જેને આપણે ચકાસી શકીએ છીએ આ ખૂબ જ સરળ ઉદાહરણ માટે જેણે A11 6i 4i 1 લીધું છે અને અમે આ અથવા ડી કેલે હેમિલ્ટન પ્રમેય દ્વારા આ લાક્ષણિકતા બહુપદીને ચકાસીશું તેથી લાક્ષણિકતા બહુકોષીય લાક્ષણિકતા સમીકરણ આપણે આ A ને અનુલક્ષીને લખવાનું છે જે ફક્ત ને ત્રાંસા પ્રવેશોથી બાદ કરીને કરવામાં આવશે અને હવે આપણે I ના સંદર્ભમાં અહીં લખી શકીએ છીએ તેથી આપણે આ સમીકરણ મેળવીશું 11 λ 6i 4i 1 λ 0 ⟹2 12λ 130 અને હવે આપણે કેયલી હેમિલ્ટન પ્રમેય જોશું તે કહે છે કે આ A2 12A 130 આ ફક્ત 0 હોવું જોઈએ તેથી આ લાક્ષણિકતા સમીકરણને સંતોષવા જોઈએ અને જો આપણે આ A2ની ગણતરી કરીશું તો અહીં આવશે A2 12A 13 તેથી જ્યારે આપણે આ નક્કી કરીએ ત્યારે અહીં આ બાદબાકી આ બે ઉમેરવામાં આવશે અને આ બાદબાકી કરવામાં આવશે આપણે ખરેખર 0 મેટ્રિક્સ મેળવીએ છીએ અને આ તે જ છે જે લાક્ષણિકતાનું સમીકરણ છે અને આ કેલે હેમિલ્ટન પ્રમેય કહે છે કે દરેક ચોરસ મેટ્રિક્સ તેના લાક્ષણિકતા સમીકરણને સંતોષે છે તેથી આપણે હમણાં જ આ A દ્વારા બદલી લીધું છે અને પછી આપણે જોયું છે કે આ જમણી બાજુ 0 ની જગ્યાએ આપણને 0 મેટ્રિક્સ મળ્યો છે A2 12A 13I145 72i 48i 25 132 72i 48i 12 13 0 0 13 0 0 0 0 તેથી આ જ કેલે હેમિલ્ટન પ્રમેય છે આ કેલે હેમિલ્ટન પ્રમેયનો બીજો ઉપયોગ આપણે આ ઉદાહરણથી ઝડપથી જોઈ શકીએ છીએ અમે આ સાબિત કરવા માટે આ કેલે હેમિલ્ટન પ્રમેયનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી ફરીથી ખૂબ સરળ ઉદાહરણ આપણે આ એ સાથે શરૂ કર્યું છે તે બરાબર 2 4 3 5 છે તેથી જો આપણે તેનું લાક્ષણિકતા સમીકરણ લખીશું તેથી ફરીથી આ કર્ણમાંથી બાદબાકી કરવામાં આવે છે અને અમે આ નિર્ણયકર્તાને સરળ બનાવી શકીએ છીએ તેથી આપણે આ મળશે 2 λ 4 3 5 λ 0⟹2 7λ 20 અને કેલે હેમિલ્ટન પ્રમેય દ્વારા આપણે જાણીએ છીએ કે આ A2 7A 2I0 ⟹AA 7I2I ⟹A 112A 7I 12 5 4 3 2 તેથી તે કેલી હેમિલ્ટન પ્રમેયનો ઉપયોગ કરીને આ ઈનવૅઝનું મૂલ્ય છે તેથી આપણે અહીં શું કર્યું છે તે નિષ્કર્ષ પર પહોંચીને આપણે શું ભણ્યા આપણે આઇગનવેલ્યુ અને આઇગનવેક્ટર રજૂ કર્યા છે અને મૂળભૂત રીતે આ સમીકરણ Axλx ખૂબ મહત્વનું હતું આ લેમ્બડા એ આઇગનવેલ્યુ છે અને અનુરૂપ આઇગનવેક્ટર x દ્વારા આપવામાં આવશે અને અમે આ કેલે હેમિલ્ટન પ્રમેયનો પણ અભ્યાસ કર્યો છે જે કહે છે કે દરેક ચોરસ મેટ્રિક્સ તેના પોતાના લાક્ષણિકતા સમીકરણને સંતોષે છે તો અહીં જમણી બાજુની આ 0 મેટ્રિક્સ છે તે જ ક્રમમાં તમામ એન્ટ્રીઓ 0 છે તેથી અહીં આ રેફરન્સ છે જે આપણે વ્યાખ્યાનો તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધા છે અને ખૂબ ખૂબ આભાર